બધા ને નમસ્કાર છેલ્લા લેક્ચરમાં આપણે કેટલીક મૂળભૂત એસેમ્બલી પદ્ધતિઓ વિશે શીખ્યા જે સોલિડ વર્ક્સમાં ઉપલબ્ધ કેટલાક સ્ટાન્ડર્ડ મેટ હતા હવે આ લેક્ચરમાં આપણે સોલિડ વર્ક્સમાં દર્શાવવામાં આવેલ સુવિધાની કેટલીક એડવાન્સ પદ્ધતિઓ શીખીશું તેથી ચાલો હવે આપણે મેટ જોઈએ આપણે અહીં સ્ટાન્ડર્ડ મેટ વિશે શીખ્યા હવે અહીં આગળની વસ્તુ એ એડવાન્સ્ડ મેટ છે તેથી હવે આપણે આ લેક્ચરમાં આપણે એક પછી એક આ એડવાન્સ મેટ વિશે જોઈશું ચાલો આપણે અહીં લોડ કરેલા કેટલાક પાર્ટ જોઈએ અહીંનો પ્રથમ મેટ પ્રોફાઇલ મેટ છે આ પ્રોફાઇલ મેટમાં આ પ્રોફાઇલ મેટ આપણને જ્યોમેટ્રીક સેન્ટરને અલાઈન કરવાની મંજૂરી આપે છે બે પ્રોફાઇલ અથવા બે સપાટીના સેન્ટરને એકબીજા પર અલાઈન કરવા માટે દાખલા તરીકે ચાલો આપણે આ પ્રોફાઇલને તપાસીએ આ લંબચોરસ પ્રોફાઇલ અને તે પ્રોફાઇલ સેન્ટરમાં આ રોડનું વર્તુળ છે હવે તે આપમેળે તે બંનેને એકબીજા સાથે ગોઠવે છે તમે જોઈ શકો છો કે આ બંને એક બીજા સાથે ગોઠવાયેલા છે ફરી એકવાર તમે જોઈ શકો છો કે હું આ મોટા લંબચોરસ પર આ ફેસને ગોઠવવા માંગું છું તેથી આપણે મેટ પર જઈશું આપણે એડવાન્સ મેટ પર જઈશું તો પછી આ અહીંનું પ્રોફાઇલ સેન્ટર છે તેથી આપણે જોઈ શકીએ કે આ પ્લેટ અલાઈન થઈ રહી છે આ ફેસનું પ્લેટ સેન્ટર આ મોટા સાથે ગોઠવાય રહ્યું છે તેથી જો કે આપણે આને ફ્લિપ કરવાથી ઇન્વર્ટેડ જોઈ શકીએ છીએ આપણી પાસે આ ગોઠવણીને ઇન્વર્ટ કરવા માટે અલાઈનમેન્ટ વિકલ્પ છે આ એન્ટી અલાઈન છે તેથી આપણે અહીં યોગ્ય રીતે અલાઈન જોઈ શકીએ છીએ તો આ પ્રોફાઇલ સેન્ટર છે તેથી હવે પછીની જે આપણી પાસે છે તે સીમેટ્રિક મેટ છે સીમેટ્રિક મેટ આપણને બે વસ્તુઓ ખસેડવાની મંજૂરી આપે છે બે એલિમેન્ટ સીમેટ્રિ તરીકે આપણે તેમને જોડી શકીએ છીએ જાણે કે તેઓ પ્લેન થી મિરર ઇમેજ હોય તેથી હવે પછીનો મેટ આપણે વાત કરીશું એ એડવાન્સ્ડ મેટ એક સીમેટ્રિક મેટ છે સીમેટ્રિક મેટ રેફરન્સ સાથે બંને એલિમેન્ટને સીમેટ્રિક રીતે વર્તવાની મંજૂરી આપે છે તો આપણે અહીં જોશું ચાલો હું આ માટે જ્યોમેટ્રી સેટ અપ કરું આપણે આ પ્રોફાઇલ સેન્ટરને દૂર કરીશું તેથી અહીં આપણી પાસે કેટલાક રેન્ડમ ફિક્સ છે ફિક્સર એસેમ્બલી કહો તેથી આપણે અહીં જોઈ શકીએ છીએ આ પ્લેટ આ શાફ્ટની ફરતે રોટેટ થાય છે આ આ શાફ્ટની ફરતે રોટેટ થાય છે તેથી ચાલો આપણે અહીં સીમેટ્રિક મેટ તપાસીએ તેથી આપણે એડવાન્સ્ડ પર જઈશું પછી સીમેટ્રિક તેથી આ સીમેટ્રિક મેટ આપણને બે વસ્તુઓ પસંદ કરવા દે છે તેથી આપણે જેની જરૂરિયાત છે તે સીમેટ્રિક પ્લેનની જરૂર છે જેના વિશે આપણી લિમિટ સીમેટ્રિક હોવી જોઈએ તો ચાલો આપણે આ પ્લેન પસંદ કરીએ અથવા કદાચ આપણે આ છુપાયેલા પ્લેનોમાંથી પસંદગી કરી શકીએ ચાલો વચ્ચેથી આ ફ્રન્ટ પ્લેન પસંદ કરીએ અને આપણે સીમેટ્રિક પ્લેન પસંદ કરીશું જે આપણને અહીં બે વસ્તુઓ પસંદ કરવા દે છે પ્રથમ એક આપણે પ્લેન નો રેફરન્સ સેટ કરવો જોઈએ તો આપણે પ્લેન જોશું તેથી આપણે મેટ પર જઈશું પછી એડવાન્સ મેટ પછી સીમેટ્રિક સીમેટ્રિક પ્લેન સીમેટ્રિક મેટને અહીં બે વસ્તુઓ પસંદ કરવાની મંજૂરી આપે છે આપણે જોઈ શકીએ છીએ આ સીમેટ્રિક પ્લેન છે આ તે પ્લેનની પસંદગી છે તે બે તત્વો વચ્ચે છે જે આપણે પસંદ કરીશું ચાલો ફક્ત તે જ એક પ્લેન પસંદ કરીએ આપણે ફક્ત પ્લેનને જોવા માટે સક્ષમ કરીશું ચાલો આ પ્લેન પસંદ કરીએ અને બે તત્વો માટે આપણે આ ફેસ પસંદ કરીશું અને આ ફેસ ફક્ત તેને ok ક્લિક કરો ok ફરી તેથી આગળનો મેટ ઉપલબ્ધ અહીં સીમેટ્રિક મેટ છે આપણે મેટ પર જઈશું અને આપણે એડવાન્સ મેટ પર જઈશું પછી સીમેટ્રિક તેથી સીમેટ્રિકના મેટમાં આપણે અહીં બે નાની વિંડોઝ જોઈ શકીએ છીએ તેથી તેમાંથી પ્રથમ સીમેટ્રિક પસંદ કરવાનું છે સીમેટ્રિક રેફરન્સ પ્લેન તે બે વસ્તુઓનો રેફરન્સ હશે જે આપણે પસંદ કરીશું તેથી આ રેફરન્સ પ્લેન માટે ચાલો ફક્ત આ પ્લેન પસંદ કરીએ અને તે બે વસ્તુઓ કે જેને આપણે સીમેટ્રિક બનવા માંગીએ છીએ ચાલો આપણે આ એક અને આ પસંદ કરીએ તો આપણે ok ક્લિક કરીશું તેથી હવે આપણે આ ફેસ જોઈ શકીએ છીએ અને આ ફેસ આ રેફરન્સ પ્લેન માટે સીમેટ્રિક છે તેથી જેમ જેમ આપણે તેમાંના એકને ફેરવીએ છીએ બીજો એક બીજા માટે સીમેટ્રિક રીતે વર્તે છે આપણે વિગતો ફરી જોઈ શકીએ છીએ અહીં રાઈટ ક્લિક કરો અને ટુ એડિટ તેથી અહીં ઉપલબ્ધ આગામી મેટ વિડથ મેટ છે તેથી ચાલો આપણે પહેલાનો ડીલીટ કરીએ સીમેટ્રિક મેટ આપણે અહીં જોશું તમે જોઈ શકો છો કે આ પ્રકારની લેચ પ્રકારની વસ્તુ કોઈપણ વેબ પર ખસી શકે છે અને તે હજી સુધી ફિક્સ નથી તો માની લો આપણે આ લેચને શાફ્ટની મધ્યમાં રાખવાની ઇચ્છા રાખીએ છીએ તે માટે આપણી પાસે મેટ એડવાન્સ મેટ છે જેને વિડથ કહેવામાં આવે છે આપણે એડવાન્સ મેટ વિડથ પર જઈશું અહીં ફરીથી આપણી પાસે બે નાની વિંડોઝ છે વિડથની પસંદગી માટેનો આ રેફરન્સ છે આપણે તેનો રેફરન્સ 1 રેફરન્સ 2 પસંદ કરીશું અને જે વસ્તુ સેન્ટરમાં હોવી જોઈએ તે આ અને આ પસંદ કરીશું તેથી એકવાર આપણે તેને ક્લિક કરીશું તેથી આપણે જોઈ શકીએ કે આ સેન્ટરમાં ફિક્સ છે અને તે આ પ્લેન અને આ પ્લેનની મધ્યમાં છે તેથી આ વિડથ મેટ છે તેના અનુરૂપ આપણે બાકીના એડવાન્સ મેટ વિશે વાત કરીશું આપણે આ ડીસ્ટન્સ મેટ સાથે જોઈશું આને ડીસ્ટન્સ લિમિટ કહેવામાં આવે છે અને તેને એંગલ લિમિટ કહેવામાં આવે છે આપણે આની સાથે જઈશું સૌ પ્રથમ ચાલો આપણે ફક્ત આ વિડથ મેટને હમણાં ડીલીટ કરીએ આપણે મેટ પર જઈશું અને આ ડીસ્ટન્સ લિમિટ તેથી હમણાં માટે જેમ કે મેં તમને બતાવ્યું છે આ શાફ્ટની પર ખસી શકે છે અને તેની કોઈ લિમિટ નથી તેથી આ લેચ પર લિમિટ નક્કી કરવા માટે આપણે ફક્ત આ ઉપર ક્લિક કરીશું અને તે આપણને મહત્તમ લિમિટ આપે છે અને તેનું બીજું આ ન્યૂનતમ મૂલ્ય છે તેથી આપણે ફેસ પસંદ કરવો પડશે આ ફેસ અને આ ફેસ તેથી આપણે આ બંને વચ્ચે મહત્તમ ડીસ્ટન્સ અને આ બંને વચ્ચે ઓછામાં ઓછું ડીસ્ટન્સ પસંદ કરીશું તેથી હું 0 49 પસંદ કરી રહ્યો છું અને અહીં તે 0 છે ok ક્લિક કરો તેથી મેં આ ફેસ અને આ ફેસની વચ્ચેની લિમિટ નક્કી કરી હોવી જોઈએ તેથી આપણે જોઈ શકીએ છીએ કે ન્યૂનતમ લિમિટ 0 હતી તેથી તે આ 0 મૂલ્યથી આગળ વધી શકશે નહીં અને મહત્તમ લિમિટ 0 49 હતી તેથી તેણે મહત્તમ ડીસ્ટન્સ 0 49 સુધી સેટ કર્યું છે તેથી આ ડીસ્ટન્સ લિમિટ છે તેવી જ રીતે આપણી પાસે પણ એક એન્ગલ લિમિટ છે એન્ગલ લિમિટ નક્કી કરવા માટે આપણે ફરીથી બે રેફરન્સ પ્લેનો પસંદ કરવા પડશે આ એંગલ છે આપણે આ પ્લેન અને આ પ્લેનની પસંદગી કરીશું હું વેલ્યુ નક્કી કરી રહ્યો છું તેવી જ રીતે આપણી પાસે ડીસ્ટન્સ લિમિટ જેવું જ કંઈક છે આપણી પાસે અહીં એક એન્ગલ લિમિટ છે તેથી આપણે માય એડવાન્સ મેટ પર જઈશું આપણે અહીં એન્ગલ લિમિટ જોઈ શકીએ છીએ તેથી ડીસ્ટન્સ લિમિટની જેમ આપણે ફરીથી બે પસંદગીઓ કરવાની છે ચાલો ફક્ત આ પ્લેન અને આ પ્લેન પસંદ કરીએ અને મહત્તમ વેલ્યુ અને ન્યૂનતમ વેલ્યુ પસંદ કરીશું ચાલો આપણે તેને બનાવીએ તે 30 થવા દેશે અને ચાલો આપણે તેને 180 બનાવીએ આપણે તેને ફક્ત 30 રાખીશું ok ક્લિક કરો આપણે જોઈ શકીએ છીએ કે તે સંપૂર્ણ રીતે રોટેટ થતું નથી ચાલો આપણે આ વસ્તુને ફિક્સ કરીએ ફિક્સ પર ક્લિક કરો ડીસ્ટન્સ લિમિટ સમાન અહીં આપણી પાસે એંગ્યુલર લિમિટ પણ એડવાન્સ મેટમાં છે આ એંગ્યુલર લિમિટ માટે છે આ ફરીથી આપણને બે રેફરન્સ પ્લેનો સેટ કરવા માટે પૂછે છે કે જેની વચ્ચે એંગલ સેટ કરવો પડશે ચાલો ફક્ત આ પ્લેન પસંદ કરીએ અને ટોપ પ્લેન આપણે વેલ્યુ સેટ કરીશું જે એક મહત્તમ છે અને એક ન્યૂનતમ છે ચાલો આપણે લઘુત્તમ 30 પસંદ કરીએ અને મહત્તમ વેલ્યુ તરીકે 180 હવે આપણે જોઈ શકીએ છીએ કે આ કોણીય દિશામાં કોન્સ્ટ્રેન મોશન બતાવે છે તેથી આ મર્યાદા એડવાન્સ મેટમાં આ એંગ્યુલર લિમિટ દ્વારા સેટ કરવામાં આવી છે તેથી આ એંગ્યુલર લિમિટ હતી અહીં ઉપલબ્ધ અન્ય મેટ એ એડવાન્સ્ડ મેટમાં છે પાથ મેટ અને લિનિયર કપલર આપણે તે જોઈશું અન્ય કોઈ જ્યોમેટ્રી દાખલ કરીએ બસ તેને બંધ કરો એડવાન્સ મેટમાં ઉપલબ્ધ અન્ય મેટ પાથ મેટ છે પાથ મેટ માટે આપણે આ જ્યોમેટ્રીમાં જોશું કે આ બોલ આ કર્વડ સ્લાઇડમાં ખસવો જોઈએ આ શક્ય બનાવવા માટે આપણે પાથ મેટ પસંદ કરવો પડશે તેથી તે માટે આ સ્લાઇડની સેન્ટર એક્સિસ પર આ બોલ નું સેન્ટર સ્લાઇડ થવું જોઈએ તેથી હમણાં માટે આપણે આનુ સેન્ટર જોઈ શકતા નથી અને આ ચોક્કસ કર્વની સેન્ટર લાઈન જોઈ શકતા નથી તેને એનેબલ કરવા માટે આપણે આ બોલ પર જઈશું અને આપણે સ્કેચ ભાગ પસંદ કરીશું અને આપણે તેને શો કરાવડાવીશું અને તે જ રીતે સ્વીપમાંની આ સ્લાઇડ પર આપણે સ્કેચ પર જઈશું તેથી હવે આપણે આનું કર્વ અને સેન્ટર જોઈ શકીએ છીએ તેથી હવે પાથ મેટમાં પાથ મેટ આપણને શિરોબિંદુ પૂછે છે જે આ બોલનું સેન્ટર છે અને તે પાથ કે જેની પર તેને ફરવાનું છે તો ચાલો આ બોલના સેન્ટરને કોમ્પોનન્ટ વરટેકસ તરીકે સિલેક્ટ કરીએ અને પાથ હાલમાં દેખાતું નથી આપણે અહીં એક્ટિવેટ કરીશું સ્કેચ કરીશું તેને શો કરાવડાવીશું તેથી હવે ફરીથી આ પાથ આપણે ok ક્લિક કરીશું હવે આપણે જોઈ શકીએ છીએ કે આ બોલનું સેન્ટર સ્લાઇડની આ સ્પલાઇન સાથે ગોઠવાયેલ છે કર્વડ સ્લાઇડ તમે તે સ્કેચને છુપાવી શકો છો હું જોઈ શકું છું કે આ કર્વડ સ્લાઇડમાં બોલ ફિટ છે તે જોવા માટે ચાલો આપણે તેને પારદર્શક બનાવીએ આ ચેન્જ ટ્રાન્સપરન્સી ઉપર રાઈટ ક્લિક કરીશું તમે અહીં જોઈ શકો છો આ બોલ આમાં ફરી શકે છે જો કે આપણે જાણીએ છીએ કે આપણે આ બોલ પ્રથમ અને પછી આ પ્લેન આયાત કર્યો છે તેથી આ પહેલેથી જ ફિક્સ છે તેથી ચાલો આપણે તેને ફ્લોટિંગ બનાવીએ અને આને ફિક્સ કરીએ તેથી હવે તમે જોઈ શકો છો કે આ બોલ આ સ્લાઇડમાં ફરી શકે છે તેથી પાથ મેટનો ઉપયોગ કરીને આ શક્ય હતું ચાલો આપણે ઉપલબ્ધ આગળના એડવાન્સ મેટને જોઈએ તે એક લિનિયર કપલર છે આપણે તે અન્ય કોઈ જ્યોમેટ્રી પર ચકાસીશું ચાલો આપણે તેને લોડ કરીએ હું આને ડીલીટ કરી નાખીશ આપણે લિનિયર કપલર માટેના કોમ્પોનન્ટ ઇન્સર્ટ કરીશું હું લોડ કરી રહ્યો છું અહીં આપણી પાસે કેટલાક વિલસ અને કેટલાક રેલ્ ટ્રેક છે તેથી લિનિયર કપલર લિનિયર ફેશનમાં બે વસ્તુઓ વચ્ચે જોડાવાની મંજૂરી આપે છે આપણે તે ચકાસીશું ચાલો આપણે આને એક બીજા પર ટેન્જેન્ટ કરીએ છીએ આપણે ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જઈશું અને કેટલાક પાર્ટ પસંદ કરીશું મારી પાસે કેટલાક પાર્ટ છે જે વ્હીલ ટ્રેક અને વ્હીલ ટોપ છે આપણે તેને ફિક્સ કરીશું આ વ્હીલ પર આ ટોપને ફિક્સ કરીશું ચાલો આપણે તેને બનાવીએ હું તેને ટેન્જેન્ટ કરું છું અહીં આપણી પાસે આ ટ્રેક અને આ વ્હીલ છે તેથી આ લિનિયર કપલરને પ્રદર્શિત કરવા માટે મારે બીજા વ્હીલની જરૂર છે હું આ બીજા વ્હીલ સાથે તે જ કરીશ હવે અહીં આપણી પાસે બે વ્હીલ ઉપલબ્ધ છે ચાલો ફક્ત આ વ્હીલ્સને આ રેલ્વે ટ્રેક પર અલાઈન કરીએ હું તેને મેટ બનાવીશ તેથી હવે આપણે ઇન્સર્ટ કોમ્પોનન્ટ પર જઈશું આપણે અહીં કેટલાક પાર્ટ લોડ કરીશું અહીં આપણી પાસે રેલ ટ્રેક એક વ્હીલ અને વ્હીલ હોલ્ડર છે તેથી આ લિનિયર કપલરમાં દર્શાવવા માટે આપણને બે વ્હીલની જરૂર છે આપણે એક નકલ બનાવીશું ચાલો આ વ્હીલ સેટ કરીએ આ વ્હીલ આ ટ્રેકની વચ્ચે રાખવા માટે હું આ વ્હીલને આ રેલ ટ્રેક પર ફરી એકવાર ગોઠવીશ તમે વિડથ મેટનો ઉપયોગ કરી શકો છો જેમા રેફરન્સ 1 અને રેફરન્સ 2 અને સેન્ટર કરવા માટેની આઇટમ છે એ જ રીતે અહીં હું વ્હીલ ઉપરના હેડ મૂકીશ ok આપણે જઈશું હવે આપણે આ ઇન્સર્ટ કમ્પોનન્ટ પર જઈશું આપણે ટ્રેન ટ્રેક અને વ્હીલ કનેક્ટર લઈશું આપણી પાસે અહીં બે વસ્તુઓ છે ચાલો આ લિનિયર કપલરને દર્શાવવા માટે ફક્ત બે અલગ અલગ વસ્તુઓની જરૂર છે આ બંનેને રેલ ટ્રેકમાં ગોઠવો તેથી અહીં આપણી પાસે આ સ્લાઇડર પ્રકારની વસ્તુ છે તેથી આ બંને એક બીજાથી સ્વતંત્ર છે તેથી હવે આપણે આ લિનિયર કપલરને ચકાસીશું આપણે મેટથી એડવાન્સ મેટ પર જઈશું પછી અહીં આપણી પાસે લિનિયર કપલર છે આ આપણને બે એલિમેન્ટ પસંદ કરવાનું કહે છે ચાલો ફક્ત આ બે આ ફેસ અને આ ફેસ પસંદ કરીએ અને આપણે આ બંને વચ્ચે એક રેશિયો સેટ કરીશું ચાલો આપણે એક બીજાને 1 અને 1 પસંદ કરીએ આપણે ok ક્લિક કરીશું અને જેમ જેમ આપણે આ વસ્તુને એક દિશામાં ખસેડીએ છીએ ત્યારે બીજી આપમેળે તેની સાથે જોડાયા છે અને નિર્ધારિત ગુણોત્તરમાં ખસે છે ચાલો ગુણોત્તર બદલીએ અને તે તપાસીએ આપણે ફિચર ઉમેરીશું હું તેને 1 5 કરીશ હવે તમે તે આગળનાને એક્યુએટ કરતા જોઈ શકો છો અને ગુણોત્તરમાં 1 એ 1 તેથી આ એક લિનિયર કપલર છે તેથી અહીં આ એડવાન્સ મેટ સમાપ્ત થઈ ગયા છે હવે પછીના લેક્ચરમાં બાકીના મિકેનિકલ મેટ વિશે જણાવીશું જે આપણી પાસે બાકી છે આપણે પહેલાથી જ આ સ્ક્રુ મેટ અને મિકેનિકલ તરફથી આ હિન્જ મેટને આવરી લીધું છે તેથી હવે આપણે આ એડવાન્સ મેટ પૂર્ણ કરી લીધા છે અને હવે પછીના લેક્ચરમાં આપણે આ મિકેનિકલ મેટ જે કેમ સ્લોટ હિન્જ ગિઅર રેક પિનિઅન સ્ક્રૂ છે તે શીખવા જઈશું અને આપણી પાસે પહેલેથી જ હશે તેથી હવે આપણે આ સોલિડવર્કમાં ઉપલબ્ધ આ એડવાન્સ મેટને સમાપ્ત કર્યું છે આપણે આ બધાને એક પછી એક આવરી લીધા છે પ્રોફાઇલ સેન્ટર સીમેટ્રિક વિડથ પાથ મેટ લિનિયર કપલર ડીસ્ટન્સ લિમિટ અને એંગલ લિમિટ હવે પછીનાં લેક્ચરમાં આપણે મિકેનિકલ મેટ વિશે શીખીશું